અગાઉ રીઅલ ટાઇમ શેડ્યુલર્સમાં જે શરૂઆતમાં સરળ ટાસ્ક શેડ્યુલરથી શરૂ થયું હતું ત્યારબાદ ક્લોક ડ્રિવન શિડ્યુલર અને ઇવેન્ટ ડ્રિવન શિડ્યુલર આપણે બે મહત્વપૂર્ણ શેડ્યુલરને ઓળખ્યા રેટ મોનોટોનિક શિડ્યુલર અને પ્રારંભિક ડેડ્લાઇન પ્રથમ શિડ્યુલર અને આ બંને વચ્ચેરેટ મોનોટોનિક શિડ્યુલર ખૂબ જ લોકપ્રિય છે અને ઘણા કાર્યક્રમોમાં વપરાય છે અને રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સ દ્વારા પણ સીધા સપોર્ટેડ છે ધ્યાનમાં લો કે કાર્યની સ્ટેટ સ્વતંત્ર છે અને પછી તેને વાસ્તવિક એપ્લિકેશનો પર લાગુ કરવા માટે ધીમે ધીમે પ્રયાસ કરો આપણે ક્રિયાઓ જ્યારે નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ વહેંચે છે ત્યારે ઉદભવતી સમસ્યાઓ તરફ ધ્યાન આપીએ છીએ અને સેમાફોરની પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ સારી રીતે કાર્ય કરતી નથી અને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે પ્રાયોરિટી ઇન્વર્શ઼ન અને અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન છે પ્રાયોરિટી ઇન્વર્શ઼નને કાળજીપૂર્વક પ્રોગ્રામિંગ દ્વારા હલ કરી શકાય છે કે જેના માટે ઓછી અગ્રતા કાર્ય જે સમય માટે તેના ક્રિટિકલ સેકશનનો ઉપયોગ કરે છે એ સમયને ઘટાડીને પરંતુ અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન એક ગંભીર સમસ્યા છે અને ભૂતકાળમાં ઘણી એપ્લિકેશનો આ સમસ્યાને યોગ્ય રીતે ધ્યાનમાં ન લેવાથી નિષ્ફળ ગઈ છે એનો સૌથી સરળ ઉપાય પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલ છે જ્યાં ઓછી અગ્રતા કાર્ય ને ઉચ્ચ અગ્રતા કાર્યની અગ્રતા વારસામાં મળે છે જે રિસોર્સની રાહમાં છે આ પ્રોટોકોલ સરળ છે અને પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલ અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સમસ્યાને દૂર કરે છે પરંતુ તે પછી તે કેટલીક સમસ્યા રજૂ કરે છે અને કેટલીક અન્ય સમસ્યાઓનું ધ્યાન આપતું નથી ચાલો મૂળભૂત પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલના ગેરલાભો વિશે ચર્ચા કરીએ અને પછી આપણે વધુ સોફિસ્ટિકેટેડ પ્રોટોકોલ જોઇશું પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલની બે મહત્વપૂર્ણ ખામીઓ છે પ્રથમ ચેઇન બ્લૉકિંગ અને પછી બીજું તે ડેડલોક્સને રોકવા માટે કંઇ કરતું નથી જ્યારે આપણે મૂળભૂત પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજનાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કાર્યો ડેડલોક થઈ શકે છે પરંતુ વધુ સોફિસ્ટિકેટેડ અલ્ગોરિધમ્સ જે મૂળભૂત પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલનું આ સમસ્યાઓ દૂર કરવા માટેનું ઇમ્પ્રૂવ્મન્ટ છે પ્રથમ જ્યારે પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ડેડલોક્સની ઘટનાને અવલોકન કરવાનો પ્રયાસ કરીએ એમ ધારીને કે ત્યાં બે રીઅલ ટાઇમ ક્રિયાઓ T1 અને T2 છે અને આ બંને કાર્યો માટે બે રિસોર્સની જરૂર છે T1 અને T2 બંનેને CR1 અને CR2 ની જરૂર છે અને ચાલો આપણે ધારીએ કે રેટ મોનોટોનિક યોજના દ્વારા T1 T2 કરતા વધારે અગ્રતા ધરાવે છે પરંતુ તે પછી T2 પ્રથમ રન કરવાનું શરૂ કરે છે કારણ કે T1 માટે કોઈ જોબ નથી કારણ કે T 1 નું ફેસિંગ T2 કરતા પાછળથી છે અથવા એવું હોઈ શકે છે કે T 1 નો ઇન્સ્ટન્સ પૂર્ણ થઈ ગયો હોય અને T2 ઉપયોગ કરવાનું શરૂ કરે છે T2 પહેલા રન થાય છે અને પછી આ સીક્વન્સ ઓફ ઓપરેશન્સ છે તે ઇન્સ્ટ્રકશન લોક R2 એક્સિક્યૂટ કરે છે અને ક્રિટિકલ રિસોર્સ R2 ઉપલબ્ધ હોવાથી તે R2 ને સફળતાપૂર્વક લોક કરી શકે છે અને પછી કેટલીક વધારાની પ્રક્રિયા કરે છે આ સમય સુધીમાં કાર્ય ટી 1 નો ઇન્સ્ટન્સ આવે છે અને તે ઉચ્ચ અગ્રતા હોવાને કારણે તે T2 ને પ્રીએમ્પ્ટ કરે છે પરંતુ કેટલીક લોકલ પ્રોસેસીંગ પછી R1 ને લોક કરે છે અને પછી R1 નો ઉપયોગ કરીને વધુ પ્રક્રિયા કરે છે પછી તેને રિસોર્સ R2 ની જરૂર પડે છે અને જ્યારે તે R2 ને લોક કરે છે પરંતુ R2 પહેલાથી જ T2 દ્વારા લોક થઈ ગયો છે અને તેથી T1 બ્લોક થાય છે અને પછી T2 ને નિયંત્રણ મળે છે હવે T2 એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરે છે અને R2 નો ઉપયોગ કરીને કેટલાક એક્ઝેક્યુશન કરે છે પરંતુ તે પછી તેને ફરીથી R1 ની જરૂર પડે છે પરંતુ તે R1 ને લોક કરવાનો પ્રયાસ કરે છે જે T1 દ્વારા લોક થયેલ છે અને આમ ડેડલોકની પરિસ્થિતિ બનાવે છે મૂળભૂત પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજનાનો ઉપયોગ કરીને ડેડલોક્સ થઈ શકે છે T2 પર T1 બ્લોક્ની જેમ અને જો T2 ની પ્રાધાન્યતા વધારીને T1 કરવામાં આવે તો તે હજી પણ મદદ કરશે નહીં અને ડેડલોક પરિસ્થિતિ હજી પણ થાય છે બીજી સમસ્યા કે જે મૂળભૂત પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજનાનો ભોગ બને છે તે ચેઇન બ્લૉકિંગ છે આગળ આપણે ચેઇન બ્લૉકિંગ વિશે વાત કરીશું જ્યારે કાર્યને ઘણા રિસોર્સની જરૂર હોય ત્યારે તે કેવી રીતે ઉદ્ભવે છે અને દરેક વખતે ચેઇન બ્લૉકિંગ થવાના કારણોને જ્યારે કાર્યને રિસોર્સની જરૂર હોય છે અથવા તે વિવિધ રિસોર્સ માંથી પસાર થાય છે પ્રાયોરિટી ઇન્વર્શ઼ન થાય છે જો કાર્યને n રિસોર્સની જરૂર હોય અને દર વખતે તે કોઈ એક રિસોર્સની માંગ કરે ત્યારે તે ઇન્વર્શ઼ન માંથી પસાર થાય છે અને તે રિસોર્સની રાહ જોવી પડે છે અને તે સમય સુધીમાં નીચી પ્રાધાન્યતા ક્રિયાઓ એક્સિક્યૂટ કરવામાં આવે છે અને આખરે ઘણા પ્રાયોરિટી ઇન્વર્શ઼ન છે ચેઇન બ્લૉકિંગ પરિસ્થિતિમાં જ્યારે કોઈ કાર્યને ઘણા રિસોર્સની જરૂર હોય ત્યારે બધા સાથે મળીને પ્રતીક્ષા કરવાનો સમય ખૂબ ઊંચો હોઈ શકે અને ઉચ્ચ પ્રાધાન્યતા કાર્ય સરળતાથી તેની ડેડ્લાઇન ચૂકી શકે ચેઇન બ્લૉકિંગ એ એક ગંભીર સમસ્યા છે નીચે એક સ્કીમૈટિક આકૃતિ છે ચાલો આપણે ધારીએ કે સર્વોચ્ચ અગ્રતા કાર્ય T1 ને 2 રિસોર્સની જરૂર છે ટાસ્ક T1 CR1 માટે શરૂઆતમાં બ્લૉક થાય છે કારણ કે T 2 CR1 અને CR2 ધરાવે છે થોડા સમય પછી T2 CR1 રીલીસ કરે છે અને T1 એક્ઝિક્યુટ કરવાનું શરૂ કરે છે પરંતુ પછી થોડા સમય પછી તેને CR2 ની જરૂર પડે છે અને ફરીથી તે CR2 માટે બ્લૉક થાય છે પરંતુ પ્રક્રિયામાં તે પ્રાયોરિટી ઇન્વર્શ઼નમાંથી પસાર થાય છે જો ઉચ્ચ અગ્રતા કાર્ય ઘણા નોન પ્રીએમ્પટેબલ રિસોર્સનો ઉપયોગ કરે તો તે પ્રાયોરિટી ઇન્વર્શ઼ન હેઠળ ઘણા પ્રાયોરિટી ઇન્વર્શ઼નમાંથી પસાર થઈ શકે છે પરંતુ જેમ આપણે આગળ વધીએ છીએ આપણે જોશું કે વધુ સોફિસ્ટિકેટેડ અલ્ગોરિધમ્સ ચેઇન બ્લૉકિંગ સમસ્યાને દૂર કરે છે નીચે એક સામાન્ય ઉદાહરણ છે ચાલો ધારીએ કે કાર્ય T1 એ ઉચ્ચ અગ્રતા કાર્ય છે તે રિસોર્સનો ઉપયોગ કર્યા વગર થોડું લોકલ પ્રોસેસીંગ કરે છે અને પછી તેને રિસોર્સ R2 ની જરૂર પડે છે અને તે R2 નો ઉપયોગ કરીને આગળ પ્રક્રિયા કરે છે પછી તેને R3 ની જરૂર છે પછી R4 અને તે આગળ વધે છે ચાલો આપણે ધારીએ કે ત્યાં ઘણી ઓછી અગ્રતા કાર્યો છે જેને આ રિસોર્સની જરૂર છે ઉદાહરણ તરીકે T2 ને રિસોર્સ R2 ની જરૂર છે અને તે R2 સાથે કેટલીક પ્રક્રિયા કરે છે T3 R3 સાથે પ્રક્રિયા કરે છે T4 R4 સાથે Tn 1 Rn 1 અને Tnને રિસોર્સ Rn જોઈએ છે ચાલો માની લઈએ કે શરૂઆતમાં કાર્ય Tn જે સૌથી ઓછી અગ્રતા ધરાવે છે તે એક્સિક્યૂટ કરવાનું શરૂ કરે છે અને તે Rn ને લોક કરે છે એ જ રીતે અન્ય તમામ કાર્યો તેમના રિસોર્સને લોક કરે છે અને તે જ સમયે T1 નો ઇન્સ્ટન્સ ઉભો થાય છે તે શરૂઆતમાં થોડી પ્રક્રિયા કરે છે પરંતુ તે પછી તેને રિસોર્સ R2 ની જરૂર છે અને R2 પહેલાથી જ T2 દ્વારા લોક થયેલ છે અને તેથી T1 બ્લોક થઈ જાય છે T2 એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરે છે કારણ કે T 1 બ્લોક થયું છે અને CPU ઉપલબ્ધ થાય છે અને તે લોકલ પ્રોસેસીંગ કરે છે અને R2 ને મુક્ત કરે છે ત્યારબાદ T1 ને R2 મળે છે અને પ્રોસેસીંગ શરૂ થાય છે ત્યારબાદ તેને R3 ની જરૂર પડે છે જે T3 ધરાવે છે અને તે ચાલુ રહે છે બધા n રિસોર્સ માટે તે એક પછી એક પ્રાયોરિટી ઇન્વર્શ઼ન માંથી પસાર થાય છે મહત્તમ સમય જે માટે કાર્ય T1 ને બ્લોક કરવામાં આવે તે મહત્તમ સમય તે સમયની સમાન હોય છે જેના માટે આ દરેક તેના રિસોર્સને હોલ્ડ કરે એ સમયગાળાના સરવાળા બરાબર હોય છે ઉદાહરણ તરીકે આ પરિસ્થિતિમાં કાર્ય T1 માટેનો કુલ બ્લોકીંગ સમય n રિસોર્સને કારણે તે સમય હશે જેના માટે T2 રિસોર્સ R2 નો ઉપયોગ કરશે T3 રિસોર્સ R3 નો ઉપયોગ કરશે અને તે આગળ વધશે અને Tn ને રિસોર્સ Rn ની જરૂર છે જે મોટું હોઈ શકે સરળ પ્રાયોરિટી ઇન્હેરિટન્સ માં ચેઇન બ્લૉકિંગ એ એક ગંભીર સમસ્યા છે આ યોજનાને ઓપરેટિંગ સિસ્ટમના ખૂબ ઓછા સપોર્ટની આવશ્યકતા છે અને તેથી સરળ એપ્લિકેશનોમાં તેનો ઉપયોગ થાય છે પરંતુ તે પછી પ્રોગ્રામર એપ્લિકેશનના ડિઝાઇનરને બે ગંભીર સમસ્યાઓ એટલે કે ડેડલોક સમસ્યા અને ચેઇન બ્લૉકિંગસમસ્યાથી વાકેફ હોવું જોઈએ નીચે સરળ પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલના કેટલાક ગુણધર્મો છે કોઈ કાર્ય Ta ને નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ ની જરૂર હોય છે જેનો ઉપયોગ k નીચલી અગ્રતા કાર્યો દ્વારા પણ થાય છે પછી પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજના હેઠળ મહત્તમ સમયગાળો જેના માટે Ta પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સહન કરવું પડે છે તે k નીચલી અગ્રતા કાર્યોના એક્સક્યૂશન સમયનો મહત્તમ સમય છે જેના માટે તેઓને નોન પ્રીએમ્પટેબલ રિસોર્સની જરૂર છે જો ei એ સમય છે કે જેના માટે ટાસ્ક Ti ને રિસોર્સની જરૂર હોય તો સૌથી ખરાબ સમયમાં Ta ટાસ્ક નો બ્લૉકિંગ સમયએ max છે બધા કાર્યો Ti ને ધ્યાનમાં રાખીને બીજો પ્રમેય એ છે કે જો કોઈ કાર્યને k રિસોર્સની જરૂર હોય છે જ્યારે પ્રથમ કિસ્સામાં આપણે એક કાર્યને એક રિસોર્સ જોઈતો હતો બીજી બાજુ અહીં કાર્યને k રિસોર્સની જરૂર હોય છે અને આ દરેક k રિસોર્સનો ઉપયોગ ઘણી બધી ઓછી અગ્રતા કાર્યો દ્વારા કરવામાં આવે છે સૌથી ખરાબ સ્થિતિમાં Ta કાર્ય માટેનો કુલ વેઇટિંગ સમય અને તે પ્રથમ પ્રમેયનું જેનરેલાઇજેશન છે તે નીચે ચર્ચા કરવામાં આવી છે કે પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજના ચેઇન બ્લૉકિંગ થી પીડાય છે વિનંતી કરેલા દરેક રિસોર્સ માટે તે બ્લોક થઈ શકે છે તે દરેક રિસોર્સ માટે max હશે જો ત્યાં ત્રણ રિસોર્સ છે અને આ ત્રણ રિસોર્સનો ઉપયોગ નીચલા અગ્રતા કાર્યોના જુદા જુદા સેટ દ્વારા કરવામાં આવે છે તો પછી સૌથી ખરાબ સ્થિતિમાં ઉચ્ચ અગ્રતા કાર્ય માટેનો કુલ બ્લૉકિંગ સમય એ પ્રથમ રિસોર્સ બીજા રિસોર્સ અને ત્રીજા રિસોર્સ માટે બ્લૉકિંગ સમયનો સરવાળો હશે જ્યાં પ્રત્યેક સંસાધનો માટે બ્લૉકિંગ કરવાનો સમય પ્રમેય 1 દ્વારા આપવામાં આવે છે મૂળભૂત પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજનામાં કેટલાક સુધારો એ છે કે તે એક સરળ પણ શક્તિશાળી પ્રોટોકોલ છે તે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સમસ્યા જે એક ગંભીર સમસ્યા છે કારણ કે તેના લીધે કાર્યો તેમની ડેડ્લાઇન ચૂકી ગયા હતા પરંતુ આ સરળ છે અને બે મોટી સમસ્યાઓથી પીડાય છે એટલે કે ડેડલોક સમસ્યા અને ચેઇન બ્લૉકિંગ સમસ્યા પ્રથમ સુધારણા જે હાયેસ્ટ લોકર પ્રોટોકોલ દ્વારા કરવામાં આવે છે તે એ છે કે તેની પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજના જુદી છે મુખ્ય વિચાર એ છે કે પ્રાયોરિટી મૂલ્ય એ કોઈ રિસોર્સને સોંપવામાં આવે છે જેને સીલિંગ મૂલ્ય કહેવામાં આવે છે અને આ મૂલ્યને એ રિતે ગણવામાં આવે છે કે ઉચ્ચતમ અગ્રતા કાર્ય તે રિસોર્સને ઉપયોગ કરી શકે ઉદાહરણ તરીકે જો R એ એક રિસોર્સ છે અને તેનો ઉપયોગ 3 કાર્યો T2 T5 અને T10 દ્વારા કરવામાં આવે છે તો ચાલો આપણે માની લઈએ કે T 2 એ સૌથી વધુ અગ્રતા કાર્ય છે પછી રિસોર્સ R માટે સીલિંગ 2 અસાઇન કરેલું છે અને સૌથી હાયેસ્ટ પ્રોટોકોલ એ છે કે જ્યારે કોઈ કાર્ય કોઈ રિસોર્સની વિનંતી કરે છે ત્યારે તે કાર્યની પ્રાધાન્યતાને એની સીલીંગ વેલ્યુ જેટલી વધારવામાં આવે છે ઉદાહરણ તરીકે જો રિસોર્સ R ઉપલબ્ધ છે અને ધારો કે કાર્ય T10 વિનંતી કરે છે અને રિસોર્સ R મેળવે છે તો પછી T10 નું અગ્રતા મૂલ્ય 2 કરવામાં આવશે અને હાયેસ્ટ લોકર પ્રોટોકોલમાં દરેક રિસોર્સ સીલીંગની કિંમત સાથે સંકળાયેલું છે અને જ્યારે કોઈપણ કાર્ય રિસોર્સને લોક કરે છે તે કાર્યની પ્રાધાન્યતા સીલીંગ મૂલ્યની બરાબર બની જાય છે એ સરળતાથી જોઈ શકાય છે કે આ પ્રોટોકોલ મૂળભૂત પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજનાની ખામીઓને દૂર કરે છે પરંતુ તે પછી તે મુશ્કેલ ગૂંચવણ રજૂ કરે છે આપણે હાયેસ્ટ લોકર પ્રોટોકોલના સુધારણાઓની ચર્ચા કરીશું જેને પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ પણ કહેવામાં આવે છે જે હાયેસ્ટ લોકર પ્રોટોકોલ દ્વારા રજૂ કરવામાં આવેલી સમસ્યાને મોટા પ્રમાણમાં દૂર કરે છે હાયેસ્ટ લોકર પ્રોટોકોલ એ મૂળભૂત પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજનાનો એક નાનો સુધારો છે અને હાયેસ્ટ લોકર પ્રોટોકોલની ચર્ચા કરવા પર પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલને સમજવું સરળ બને છે જે પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજના અને હાયેસ્ટ લોકર પ્રોટોકોલ બંને કરતાં થોડી વધુ જટિલ છે જો આ બે પ્રોટોકોલ પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજના અને હાયેસ્ટ લોકર પ્રોટોકોલ જાણીતા છે તો પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલના કાર્યને સમજવું ખૂબ જ સરળ થઈ જશે પરંતુ તે પછી પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ એ સહેજ વધુ જટિલ હોવા છતાં શ્રેષ્ઠ પ્રોટોકોલ છે પરંતુ તે મૂળભૂત પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજના અને હાયેસ્ટ લોકર પ્રોટોકોલ ની તમામ સમસ્યાઓ ને મોટા પ્રમાણમાં દૂર કરે છે હાયેસ્ટ લોકર પ્રોટોકોલમાં તેમને જરૂરી કાર્યો અને રિસોર્સ વિશે એપ્લિકેશનની રચના દરમિયાન વિશ્લેષણ કરવામાં આવે છે અને ત્યારબાદ તમામ ક્રિટિકલ રિસોર્સને સીલીંગ મૂલ્ય સોંપવામાં આવે છે જ્યારે પણ કોઈ કાર્ય ક્રિટિકલ રિસોર્સ પ્રાપ્ત કરે છે ત્યારે તેની અગ્રતા સીલીંગની બરાબર બની જાય છે સીલીંગ મૂલ્ય એ સર્વોચ્ચ પ્રાધાન્યતા કાર્ય જે તે રિસોર્સનો ઉપયોગ કરી શકે તે બરાબર છે અને દરેક વખતે નીચી પ્રાધાન્યતા કાર્ય અથવા અન્ય કોઈ કાર્ય રિસોર્સની પ્રાપ્તિ કરે છે તેની પ્રાધાન્યતા સીલીંગ મૂલ્ય સુધી વધે છે અને તેઇન્હેરિટન્સ યોજના છે જ્યારે કોઈ કાર્ય રિસોર્સ પ્રાપ્ત કરે છે તેનું અગ્રતા મૂલ્ય વધે છે અને તે રિસોર્સ સાથે સંકળાયેલ સીલીંગ ના મૂલ્ય જેટલું બને છે ઉદાહરણ તરીકે ચાલો માની લઈએ કે ત્યાં એક ક્રિટિકલ રિસોર્સ R છે અને રિસોર્સ Rનો 3 કાર્યો T1 T2 અને T3 દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને રિસોર્સ R સાથે એક સીલીંગ મૂલ્ય સંકળાયેલ હશે Ceilmax−prioT1 T2 T3 પ્રોટોકોલનું કાર્ય નીચે મુજબ છે ચાલો માની લઈએ કે T1 ની અગ્રતા 5 છે T2 ની અગ્રતા 2 છે અને T3 ની પ્રાધાન્યતા 8 છે એમ ધારીને કે 2 સૌથી વધુ અગ્રતા છે અને 8 સૌથી નીચી પ્રાધાન્યતા છે રિસોર્સ R સાથે સંકળાયેલ સીલીંગ મૂલ્ય 2 છે કારણ કે 2 એ 2 5 અને 8માં સૌથી વધુ છે તેથી R સાથે સંકળાયેલ સીલીંગ મૂલ્ય ૨ છે અહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અમુક સમયે 2 એ સૌથી વધુ અગ્રતા છે અને અન્ય સમયે 8એ સૌથી વધુ અગ્રતા છે અસલમાં મૂંઝવણ વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સના કારણે ઉભી થાય છે જે અલગ કન્વેનશન્સ નો ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે માઇક્રોસોફ્ટ વિંડોઝ અને કેટલીક અન્ય ઓપરેટિંગ સિસ્ટમોમાં પ્રાધાન્યતા મૂલ્ય ઊંચી છે અને જેટલી અગ્રતા ઊંચી એટલું પ્રાધાન્યતા મૂલ્ય વધારે T10ની પ્રાધાન્યતા T5 અથવા T1 કરતા વધારે હશે અગ્રતાનું મૂલ્ય જેટલું ઊંચું છે એટલી એની પ્રાધાન્યતા વધારે છે T10ની પ્રાધાન્યતા T5 અથવા T1 કરતા વધારે છે જ્યારે યુનિક્સ અને યુનિક્સ ડેરિવેટિવ ઓપરેટિંગ સિસ્ટમ્સમાં બરાબર વિપરીત રૂપાંતર છે નીચલી અગ્રતાને ઉચ્ચ અગ્રતા સૂચવે છે અને ઉચ્ચ અગ્રતા મૂલ્ય નીચી અગ્રતા સૂચવે છે જો કોઈ રિસોર્સનો ઉપયોગ 3 કાર્યો T2 T5 અને T8 દ્વારા કરવામાં આવે છે તો પછી સીલીંગ મૂલ્ય 2 બનશે કારણ કે 2 એ સૌથી વધુ અગ્રતા છે જ્યારે ઓપરેટિંગ સિસ્ટમમાં જેમ કે વિંડોઝ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ્સમાં તે 8 છે અને તેથી આપણે આ બે કન્વેનશન્સ નો ઉપયોગ કરી રહ્યા છીએ પ્રોટોકોલ સરળ છે એકવાર સીલીંગ નાં મૂલ્યો જ્યારે રિસોર્સ સાથે સંકળાયેલ છે જ્યારે પણ રિસોર્સ સાથે પ્રાપ્ત થાય તે સીલીંગ અગ્રતાને વારસામાં મેળવે છે અને પછી તે રિસોર્સને રિલીસ કરી દેતાં તે તેની પ્રક્રિયા રિસોર્સથી પૂર્ણ કરે છે અને રિસોર્સને મુક્ત કરે છે તે પછી તેની પાછલી પ્રાધાન્યતા પર પાછા ફરે છે આ પ્રોટોકોલ અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન ડેડલોક અને ચેઇન બ્લૉકિંગ ની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે પરંતુ તે પછી એક નવી સમસ્યા ઉભી કરે છે જેને ઇન્હેરિટન્સ બ્લૉકિંગ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ચાલો ધારીએ કે રિસોર્સ R એ એક ક્રિટિકલ રિસોર્સ છે જે 3 કાર્યો T1 T2 અને T3 દ્વારા વપરાય છે T1ની પ્રાધાન્યતા 5 T2ની 2 અને T3 ની 8 અને સીલીંગ 2 આ રિસોર્સ ઉપલબ્ધ છે અને T1 પાસે છે જેની અગ્રતા 5 છે અને કાર્ય T1ને કારણે T2 બ્લોક છે T1 ની પ્રાધાન્યતા 2 બને છે અને પછી કાર્યો T4 T5 વગેરે થાય છે આ T1 કરતા વધારે અગ્રતા ધરાવે છે પરંતુ ટી 1 ની પ્રાધાન્યતા વધી હોવાથી તેઓ CPU મેળવી શકતા નથી કારણ કે T 1 ની પ્રાધાન્યતા વધારી દેવામાં આવી છે અને T4 T5 વગેરે ઇન્વર્શ઼નમાંથી પસાર થાય છે અને આને ઇન્વર્શ઼ન આધારિત ઇન્હેરિટન્સ તરીકે ઓળખાય છે જ્યારે T1 ને રિસોર્સની જરૂર પડે છેતેની પ્રાધાન્યતા 2 થાય છે અને અન્ય કાર્યો જે તૈયાર છે પરંતુ T1 કરતા વધારે પ્રાધાન્યતા છે CPU મેળવી શકતા નથી અને તેઓ ઇન્વર્શ઼નમાંથી પસાર થાય છે આ ઇન્વર્શ઼ન આધારિત ઇન્હેરિટન્સ તરીકે ઓળખાય છે અમે આ પોઇન્ટ એ અટકીશું અને આગળના વ્યાખ્યાનમાં ચાલુ રાખીશું